તો હવે આપણે થર્મલ ઉષ્ણતા રેઝિસ્ટન્સ પ્રતિકાર વિશે જોઇશું તેથી સર્વ પ્રથમ આપણે સિંગલએક જ કોર કેબલના ઇન્સ્યુલેશન ને ધ્યાનમાં લઈશું બરાબર સિંગલ કોર કેબલના ઇન્સ્યુલેશનનો થર્મલ રેઝિસ્ટન્સ તે જ રીતે નક્કી કરી શકાય છે કે જે રીતે ઇન્સ્યુલેશનનો રેઝિસ્ટન્સ હોય છે બરાબર હવે આકૃતિ 4 નો સંદર્ભ લો માત્ર થોડી રાહ જુઓ હું તમને આ આકૃતિ 4 બતાવીશ તમારી આ આકૃતિ 4 સિંગલ કોર કેબલનો ક્રોસ સેક્શન ઉલ્લેખ કરે છે તેથી જો તમે ધ્યાનમાં લો તો આકૃતિમાં રિંગ ગોળાકાર નો થર્મલ રેઝિસ્ટન્સ 𝑑𝐺𝑖 કે જેની ત્રિજ્યા x અને જાડાઈ dx છે જો તમે આ જ dx ને અંતરે x ધ્યાનમાં લો તો ગોળાકારની જાડાઈ dx અને અંતર x જે તમે કહો છો તે થર્મલ રેઝિસ્ટન્સ 𝑑𝐺𝑖 અહીં મોટો G એ છે જેને 𝑔𝑙 𝑑𝑥 2𝜋𝑥 તરીકે લખી શકાય છે તે તમારું મીટર દીઠ થર્મલ ઓહ્મસ તરીકે રજૂ થાય છે જ્યાં 𝑔𝑙 ડાઇલેક્ટ્રિકની થર્મલ રેઝિસ્ટિવિટી છે એ મોટાભાગના ઉચ્ચ વોલ્ટેજ કેબલ્સ માટે લગભગ 5 5 °C mt °સે મીટર જેટલા મૂલ્યનું હોય છે તેથી આ તમારું થર્મલ રેઝિસ્ટન્સ છે હવે આ થર્મલ રેઝિસ્ટન્સ 𝑑𝐺𝑖 તેથી મીટર લંબાઈ દીઠ થર્મલ રેઝિસ્ટન્સ કે જે 𝐺𝑖 r એ કંડકટર વાહક ત્રિજ્યા છે R એ બાહ્ય ત્રિજ્યા છે આ સમીકરણ 31 છે હવે આગળ મલ્ટીએક કરતા વધારે કોર કેબલ માટેનું ઇન્સ્યુલેશન જોઈશું તેથી આ કિસ્સામાં મલ્ટી કોર કેબલના ઇન્સ્યુલેશનના થર્મલ રેઝિસ્ટન્સની ગણતરી તે ખૂબ મુશ્કેલ છે કારણ કે થર્મલ ક્ષેત્ર એકદમ જટિલ છે બરાબર તેથી આ આંકડાઓ ગ્રાફ જે છે તે મેં ક્યાંકથી લીધા છે આ y વાય અક્ષ એ કોર દીઠ મીટર દીઠ થર્મલ રેઝિસ્ટન્સ છે તેથી તે 0 5 થી 2 5 છે અને આ બાજુ આ ગુણોત્તર છે જે આ x એક્સ અક્ષ પર રચાયેલ છે અને તે ગુણોત્તર એ તમારા મુખ્ય વ્યાસ દ્વારા કુલ ડાઇલેક્ટ્રિક જાડાઈ જેટલું છે તેથી 5 5 °C mtWatt °સે મીટરવોટ ની થર્મલ રેઝિસ્ટિવિટી માટે બેલ્ટ કેબલનું થર્મલ રેઝિસ્ટન્સ તેથી આ કિસ્સામાં ચાર કોર કેબલ જે લાલ છે તમારા માટે 3 કોર earthed અર્થ એટલે કે 3 કોર gorunded ગ્રાઉન્ડેડ છે તે કાળો છે ઉપરનો કાળો 3 કોર unearthed છે અને નીચેનો કાળો 3 કોર earthed છે અને આ twin ટ્વિન જોડીયા છે તેથી ડબલ બે કોર તેથી આ ગ્રાફ્સ અથવા આ આંકડાઓ એ ક્યાંકથી પ્રાયોગિક ડેટાથી લેવામાં આવ્યા છે તેથી ખાસ કરીને વર્ગખંડના અભ્યાસ અથવા અન્ય વસ્તુ માટે આ ગ્રાફના આ સમીકરણો આપી શકાતા નથી તેથી જો કોઈ આંકડાકીય ગણતરી હોય તો ડેટા પ્રદાન કરવામાં આવશે તેથી આ તમારી આકૃતિ ગ્રાફ 11 છે બરાબર તેથી જ આ આકૃતિ ગ્રાફ 11 એ પ્રાયોગિક પરિણામો પર આધારિત ગ્રાફનો સમૂહ છે કે જે 5 5 °C mtWatt °સે મીટરવોટ ની થર્મલ રેઝિસ્ટિવિટી માટે બેલ્ટ કેબલનું થર્મલ રેઝિસ્ટન્સ શોધવા માટે છે તેથી આ ગ્રાફમાંથી પ્રાપ્ત થર્મલ રેઝિસ્ટન્સનું મૂલ્ય આગળની ગણતરી માટે ઉપયોગ કરતા પહેલા કોરો ની સંખ્યા દ્વારા વિભાજિત કરવું આવશ્યક છે કારણ કે અહીં આ x અક્ષ એ ગુણોત્તર છે અને આ ગુણોત્તર તે ખરેખર માં તે મૂળ વ્યાસ દ્વારા વિભાજિત કુલ ડાઇલેક્ટ્રિક જાડાઈ છે તેથી ગાણિતિક સૂત્ર સીધા કોર માટે આપી શકાતા નથી પરંતુ આ ગ્રાફના સમૂહનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ તેનો અર્થ એ છે કે જો તમે આ x અક્ષને જાણો છો તો આ કુલ ડાઇલેક્ટ્રિક જાડાઈ અને કોર વ્યાસ દ્વારા તમે સરળતાથી બીજી કોઇ વસ્તુ શોધી શકો છો જે y અક્ષ સાથે છે બરાબર તેથી હવે રક્ષણાત્મક આવરણ જયાં રક્ષણાત્મક આવરણ એ બેડિંગપાયાનો થર છે અને ત્યાં કેબલનું સરવિંગ સિલિન્ડરના રૂપમાં છે તેથી થર્મલ રેઝિસ્ટન્સનો શબ્દપ્રયોગ પદ એ સમીકરણ 31 ની જેમ છે મારો મતલબ કે આ સમીકરણ 31 ની સમાન શબ્દપ્રયોગ થશે તેથી તે કિસ્સામાં આર્મોરકવચની જાડાઈ સામાન્ય રીતે ખૂબ ઓછી હોય છે અને તેને અવગણી શકાય છે તેથી અહીં આર્મોરની કવચની જાડાઈની અવગણના કરો અન્યથા તે સમાન છે તેથી આ રીતે રક્ષણાત્મક આવરણના થર્મલ રેઝિસ્ટન્સ માટેનો શબ્દપ્રયોગ પદ તમારુ 𝐺𝑝 જ્યાં p એ રક્ષણાત્મક આવરણ માટે વપરાય છે તેથી 𝐺𝑝 એ 𝑔22𝜋 ln𝑅2𝑅1 thermal ohmm છે જે સમીકરણ 31 ની સમાન છે ફક્ત 𝑔2 અને 𝑅2 𝑅1 અલગ છે 𝑔2 એ બેડિંગની થર્મલ રેઝિટિવિટી છે અને સરવિંગની કિંમત લગભગ 5 °C mtWatt છે તે પછી 𝑅1 એ આવરણની ઉપરની ત્રિજ્યા છે જે મીટરમાં છે અને 𝑅2 એ કેબલની બાહ્ય ત્રિજ્યા છે જે પણ મીટરમાં જ છે હવે પછી માટી વિશે જોઇએ કેબલ દ્વારા ફેલાયેલી ગરમી આજુબાજુની જમીનમાં પસાર થાય છે તે સમજી શકાય તેવું યોગ્ય છે કારણ કે કેબલને દફનાવવામાં આવે છે કેબલમાં અથવા તો આ વસ્તુમાં અને જે તમે કહો છો તે કેબલ દ્વારા ફેલાયેલી ગરમીને આસપાસની જમીનમાં પસાર કરવામાં આવે છે આદર્શ સ્થિતિમાં એક જ કેબલ જેની બાહ્ય ત્રિજ્યા 𝑅2 છે જે જમીનની સપાટીથી 8 મીટર નીચે દફનાવવામાં આવે છે ધારોકે જો તમે કેબલને કદાચ જમીનમાં નાખતા જોયું હશે અને જો કેબલની બાહ્ય ત્રિજ્યા 𝑅2 જમીનની સપાટીથી h મીટર નીચે દફનાવવામાં આવે તો મારો અર્થ એ છે કે તમે માનો છો કે કેબલની ત્રિજ્યા કે જે તમે 𝑅2 કહો છો અને તે જમીનની સપાટીથી h મીટર નીચે જમીનમાં સતત થર્મલ રેઝિટિવિટી રહે છે 𝑔3 થર્મલ ફિલ્ડ થર્મલ ક્ષેત્ર એ સમાન પરિબળ ધરાવતા ઇલેક્ટ્રિક ક્ષેત્ર બરાબર સમાન છે ફક્ત પરિમાણ વિવિધ વસ્તુઓમાં અલગ છે કારણ કે તે એક ઓવરહેડ લાઇન કંડક્ટર અને જમીનની સપાટી વચ્ચે ઇલેક્ટ્રિક ફિલ્ડ વિધુતીય ક્ષેત્ર ની સમાન છે તેથી થર્મલ રેઝિસ્ટન્સ 𝐺𝑠 માટેનો શબ્દપ્રયોગ જો જમીનના સંદર્ભમાં માટીથી ઓવરહેડ કંડક્ટરના કેપેસિટીન્સની ગણતરી સમાન રીતમાંથી મેળવવામાં આવે છે તો મારો અર્થ એ છે કે કેપેસિટીન્સ વિષયમાં ઓવરહેડ કંડક્ટરના કેપેસિટીન્સ શોધવા માટે આ શબ્દપ્રયોગનો ઉપયોગ કરાય છે પરંતુ તે સમાન છે તેથી આપણે સીધા જ આ શબ્દપ્રયોગ લખી શકીએ છીએ બરાબર અહીંયા 𝑔3 એ માટીની થર્મલ રેઝિટિવિટી છે જે °C mtWatt એકમમાં છે અને તેની કિંમત ખરેખર 0 3 થી 3 ની વચ્ચે બદલાય છે તેથી આ સમીકરણ 33 છે તેથી જ્યારે તમે ગણતરી કરી રહ્યા હો ત્યારે તમારે કેબલનું કરંટ રેટીંગ કે જે તમે જાણો છો અને બીજી ઘણી વસ્તુઓ ધ્યાનમાં લેવી પડશે હવે કરંટ પ્રવાહ રેટિંગની ગણતરી તમારે અહીં થોડીક સમજવી પડશે અને તમારે ઘણી વસ્તુઓની ગણતરી કરવી પડશે જો માર્ગના જુદા જુદા ઘટકોના થર્મલ રેઝિસ્ટન્સ ઓળખાય તો કરંટ કે જે વાહકનું તાપમાન મહત્તમ ગ્રાહ્ય કિંમત સુધી વધારશે તે ગણતરી કરી શકાય છે હવે કેબલના n કોરોમાં કોપર લોસ તમે માની લો કે તમારી પાસે n સંખ્યાના કોર છે દરેક કોરમાં 𝑅𝑎𝑐 ohm per meter નો રેઝિસ્ટન્સ હોય છે તેનો અર્થ એ કે કુલ લોસ 𝑖2𝑅𝑎𝑐છે અને તમારી પાસે n સંખ્યાના કોર છે તેથી n સાથે ગુણાકાર કરતા તેથી તે 𝑛𝑖2𝑅𝑎𝑐 Wattmt છે તેથી ઉદાહરણ તરીકે જો તમે ફક્ત ડાઇલેક્ટ્રિક લોસની અવગણના કરો તો કેબલ ઇન્સ્યુલેશનને આ કોપર લોસના કારણે ઉત્પન્ન થતી ગરમીમાંથી પસાર થવું પડશે તેનો અર્થ એ કે તમે કેબલ માટે આ બધી બાબતો ધ્યાનમાં લીધી છે બરાબર તેથી જો તમે માની લો કે જો આપણે ધારીયે કે તે 𝜃°𝐶 તાપમાને કંડક્ટ આચરણ કરશે અને આવરણનું તાપમાન 𝜃𝑠°𝐶 𝜃𝑠 એ આવરણ માટે છે બરાબર તેથી વાહક અને આવરણ વચ્ચે થર્મલ ઓહ્મ નિયમ લાગુ કરવો તેથી મારો અર્થ એ છે કે આ વસ્તુ સાથે તમે સ્પષ્ટ કરી શકો છો કે તમે ખરેખર જે કરો છો તે કંડક્ટર અને આવરણ વચ્ચેનો થર્મલ ઓહ્મ નિયમ છે તેથી હવે જો આવરણ લોસ એ 𝜆𝑖 ઘણો વાહકનો કોપર લોસ હોય અને જો આર્મોર કવચ લોસની અવગણના કરવામાં આવે તો કુલ લોસ 1𝜆𝑖𝑛𝑖2𝑅𝑎𝑐 થાય છે કારણ કે તમે માની રહ્યા છો કે આવરણ લોસ એ 𝜆𝑖 ઘણો વાહકનો કોપર લોસ છે તેથી તે આ લેમ્બડા અને 1 સાથે ગુણાશે તેથી કુલ નુકસાન 𝑛𝑖2𝑅𝑎𝑐𝜆𝑖𝑛𝑖2𝑅𝑎𝑐 થશે તેથી જ તમે જે લખી રહ્યાં છો કે તે 1𝜆𝑖𝑛𝑖2𝑅𝑎𝑐 watt બરાબર છે તેથી રક્ષણાત્મક આવરણ રક્ષણાત્મક આવરણ અને જમીન આ કુલ લોસનુકસાનને લીધે ઉત્પન્ન થતી ગરમીમાંથી પસાર થાય છે લોસનુકસાનનો અર્થ એ થાય છે કે ગરમી ઉત્પન્ન થાય છે જ્યારે તમારી પાસે તમામ લોસ હોય છે એટલેકે ઇલેક્ટ્રિકલ સર્કિટ એટલેકે ગરમી ઉત્પન્ન થાય છે તેથી રક્ષણાત્મક આવરણ અને જમીનને ગરમીમાંથી પસાર થવું પડશે આને કારણે તમે જે ઉત્પન્ન કરો છો તેને તમે કુલ લોસ નુકસાન કહો છો હવે આજુબાજુનું તાપમાન 𝜃𝑎°𝐶 ધારીલો અહી a એ આજુબાજુ દર્શાવે છે તેથી આવરણ અને જમીનની સપાટી વચ્ચે આપણે થર્મલ ઓહ્મ કાયદો લાગુ કરશું અને આપણી પાસે તે આવરણ અને જમીનની સપાટીની વચ્ચે છે તેઓ અર્થ એ થાય છે 𝐺𝑝 અને 𝐺𝑠 બંને આવે છે તેથી આ સમીકરણ 35 છે તેથી ફક્ત 1 માત્ર 1 મિનિટ આ તે છે જ્યાં તમને આવરણ અને રક્ષણાત્મક આવરણ મળે છે તે બંને ધ્યાનમાં લઈ રહ્યા છીએ જે 𝐺𝑝 𝐺𝑠 છે સમીકરણ 34 થી આપણે લખી શકીએ ઉપરનાં સમીકરણથી 𝜃𝑠 આ પ્રમાણે લખી શકાય છે સમીકરણ 35 થી આપણે લખી શકીએ હવે ઉપરોક્ત સમીકરણમાં સમીકરણ 34 માંથી 𝜃𝑠 અવેજી લેતા એટલે કે આપણે 𝜃𝑠 દૂર કરી રહ્યા છીએ ઉપરના સમીકરણમાંથી આપણને આ મળશે ઉપરના સમીકરણને આ રીતે ફરીથી ગોઠવી શકાય છે ઉપરોક્ત સમીકરણમાંથી 𝐼2 સામાન્ય લેતા અને વર્ગને સામેની બાજુ મોકલતા આપણને આ મળશે તેથી આ સમીકરણ 36 છે તે I માટેનું સૂત્ર છે પરંતુ હવે પ્રશ્ન એ છે કે તમે ડાઇલેક્ટ્રિક લોસની અસર સામેલ કરી છે તેથી જો આપણે ડાઇલેક્ટ્રિક લોસની અસર સમાવીએ તો તેના સૂત્ર માં ફેરફાર થશે તેથી કારણ કે તે ધ્યાનમાં લેવું જરૂરી છે કે 66 kVકેવી કેબલ્સ માટે ડાઇલેક્ટ્રિક લોસ અને તેનાથી ઉપરના લોસ એ લોડ કરંટથી સ્વતંત્ર છે સિવાય કે કરંટ એ ડાઇલેક્ટ્રિકના તાપમાનમાં વૃદ્ધિનું કારણ બને છે તેથી મહત્તમ ગ્રાહય તાપમાન પર મીટર લંબાઈના ડાઇલેક્ટ્રિક લોસની ગણતરી કરવાની પદ્ધતિ છે હવે તમે માની લો કે આ લોસ એ કોરનાં કેન્દ્રમાં છે હવે તાપમાનમાં વધારો 𝜃𝑑 થાય છે તેની ગણતરી કરો જે તે ઉત્પન્ન કરશે જો તે ગરમીનો એક માત્ર સ્રોત હોય તો 𝜃 ની જગ્યાએ 𝜃−𝜃𝑑 નો ઉપયોગ કરો હવે કારણ કે ખરેખર અર્થ એ છે કે ડાઇલેક્ટ્રિક લોસ ત્યાં જ હશે અને આપણે માની રહ્યા છીએ કે આ ડાઇલેક્ટ્રિક લોસ ખરેખર કેબલના કોરમાં કેન્દ્રિત છે તેથી આ વસ્તુને કારણે જો તાપમાન બદલાય જે 𝜃𝑑 છે તો આપણે શું કરી શકીએ છીએ આનો અર્થ એ છે કે આ સૂત્ર આપણે 𝜃 ની જગ્યાએ 𝜃−𝜃𝑑 તરીકે બદલીશું તેથી તે તેનો અર્થ એ કે હવે તે સમીકરણ 36 માં બનશે તેથી દરેક વસ્તુ સમાન રહશે ફક્ત એક જ 𝜃 ની જગ્યાએ 𝜃−𝜃𝑑 તરીકે બદલાશે અને અંશ ને છેદ એ સમાન રહેશે જેમ તે સમીકરણ 36 જેવું હતું અને તેનો ઘાત અડધો કે જે વર્ગમૂળ છે તેથી આ સમીકરણ 37 છે તેથી મારો અર્થ એ છે કે તે ડાઇલેક્ટ્રિક લોસને કારણે તાપમાનમાં બરાબર વધારો છે અને આપણે તેનો વિચાર કરી રહ્યા છીએ આનો અર્થ એ કે આ બધી બાબતો માટે તમારે ધ્યાનમાં લેવું પડશે કે તમે કેબલના કરંટ રેટિંગની ગણતરી માટે શું કહો છો તેથી દરેક તેનો અર્થ એ કે કેબલમાં જુદા જુદા લોસ હોય છે તેથી તેનાથી તાપમાનમાં વધારો થશે તેથી તમે કેબલ દર તાપમાન માટે તમે જે કહો છો તેની મહત્તમ ગ્રાહય મર્યાદા છે તેનો અર્થ એ કે તમારું કરંટ રેટિંગ્સ ત્યાં સુધી મર્યાદિત હોવું જોઈએ જ્યાં સુધી તે તમારા મહત્તમ કરંટ રેટિંગ સુધી ના પહોચે બરાબર આગળ આપણે એક ઉદાહરણ લઈશું આ ઉદાહરણ ખૂબ લાંબું છે મારે તેને સમજાવવા માટે ધણા બધા ડેટા એટલે કે જે ડેટા આપેલ છે હવે પછી આ બધુ કેવી રીતે હલ કરી શકાય છે ધારો કે ઇન્સ્યુલેટેડ પેપર લીડ શેથેડ બેલ્ટ કેબલ નાખ્યો હોય તેવું 3 કોર 11 કેવી એલ્યુમિનિયમ કંડક્ટર એ જમીનની નીચે 0 75 મીટર છે નીચે આપેલા ડેટા લુક માહિતી દેખાવનો ઉપયોગ કરીને કેબલનું કરંટ રેટિંગ મેળવો તેથી ઘણા બધા ડેટા આપવામાં આવેલ છે પરંતુ આ બધુ સરળ છે ઉદાહરણ તરીકે થર્મલ હું ફક્ત આ બધી બાબતો બોલી રહ્યો છું એક પછી એક હવે માટીની થર્મલ રેઝિટિવિટી 1 5 degree centigrade meter per watt વોટ દીઠ સેન્ટીગ્રેડ મીટર આપવામાં આવે છે પછી આજુબાજુનું તાપમાન 20°𝐶 છે દરેક કોરની ત્રિજ્યા 13 mm આપી છે તેનો અર્થ એ કે ક્રોસ સેક્શનનો 1 3 cm નજીવો વિસ્તાર 400 𝑚𝑚2 છે કોર ઇન્સ્યુલેશનની જાડાઈ 2 7 mm છે બેલ્ટ ઇન્સ્યુલેશનની જાડાઈ 1 2 mm કેબલની બહારની ત્રિજ્યા 40 mm છે જે કેબલની 4 cm ત્રિજ્યાથી આવરણ 35 2 mm છે સ્કિન ઇફેક્ટ ને કારણે રેઝિસ્ટન્સમાં 3 52 cm થતો વધારો 3 5 છે તમારે આ વાહકનું મહત્તમ ગ્રાહય તાપમાન 65°𝐶 ધ્યાનમાં લેવું જોઈએ વધુ માહિતીડેટા અહીં છે પ્રોક્શિમીટી ઇફેક્ટને કારણે રેઝિસ્ટન્સમાં થતો વધારો 3 5 છે proximity effect કે જે તમે અભ્યાસ કરી છે તે બધી જ બાબતો લેવામાં આવે છે બરાબર તેથી 20°𝐶 પર એલ્યુમિનિયમની રેઝિસ્ટિવિટી તે 0 02826 𝜇Ω − mt અને તાપમાન ગુણાંક 0 004 per °𝐶 છે સ્ટ્રેન્ડિંગ અને બિછાવેલા આવરણ ને લીધે રેઝિસ્ટન્સમાં થતો વધારો 2 છે દરેકને તમારે ધ્યાનમાં લેવું પડશે અને આ 10 એ કુલ વાહકનો લોસ આ કુલ વાહક લોસ 10 છે પછી ડાઇલેક્ટ્રિકની થર્મલ રેઝિસ્ટિવિટી તે 5 5°𝐶 mtWatt આપવામાં આવેલ છે અને એક બીજી વસ્તુ ત્યાં રક્ષણાત્મક આવરણની થર્મલ રેઝિસ્ટિવિટી છે જે 5 5°𝐶 mtWatt છે તેથી સમસ્યા આટલી જ છે પરંતુ ડેટા એટલો જ છે 1 2 3 4 5 6 તેથી તમે જે કહો છો તેના કરતા 9 10 વધુ 15 અથવા 16 પરિમાણો યોગ્ય આપવામાં આવે છે પરંતુ ગણતરીઓ સીધી જ છે વધારે ડેટા અહીં સમસ્યા નથી તેથી આ કિસ્સામાં ડાઇલેક્ટ્રિક લોસને અવગણવામાં આવે છે તેથી ડાઇલેક્ટ્રિક લોસની અવગણના કરો તેથી કંડક્ટર રેઝિસ્ટન્સ છે બરાબર તે તમારા કેબલમાં એલ્યુમિનિયમની રેઝિસ્ટિવિટી 0 02826 𝜇Ω−mt આપવામાં આવેલ છે અને ક્રોસ સેક્શન પણ 400 𝑚𝑚2 આપવામાં આવેલ છે તેથી થર્મલ કંડક્ટર રેઝિસ્ટન્સને આપણે જાણીએ છીએ કે 𝜌𝑙 𝐴 પરંતુ પ્રશ્ન એ છે કે 𝜌 આપેલ છે અને A આપેલ છે l એ અહીંયા નથી તેનો અર્થ એ કે તે મીટર દીઠ ઓહમ મુજબ આવશે તેથી બધું ખાસ કરીને તમારા એકમથી રૂપાંતરિત કરો ખાસ કરીને મીટર અથવા મીટર વર્ગની દ્રષ્ટિએ તેથી તે 7 065 × 10 5 ohmm મુજબ આવશેબરાબર હવે સ્ટ્રેન્ડિંગ અને બિછાવેલા કારણે રેઝિસ્ટન્સ 𝑅𝑑𝑐 માં 2 ટકાનો એ 20°𝐶 પર છે તેથી 2 ટકા આ દરેક વસ્તુ માટે શું સ્ટ્રેન્ડિંગ છે 2 અહીં કોઈ માહિતી આપવામાં આવી નથી તે સ્ટ્રેન્ડિંગ અને બિછાવેલા લોસને યોગ્ય રીતે મૂકે છે તેથી જ પ્રત્યેક 2 ટકા આવશે હવે 65 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આ સ્થિતિમાં રેઝિસ્ટન્સ 𝑅𝑑𝑐 નું તાપમાન ગુણાંક 0 0044 પ્રતિ ડિગ્રી સેલ્સિયસ આપવામાં આવેલ છે તેથી 𝑅𝑑𝑐 65 ડિગ્રી સેલ્સિયસ એ 7 004 તાપમાનનો તફાવત ડિગ્રી સેલ્સિયસ છે અને એક આજુબાજુનું તાપમાન 20 20 ડિગ્રી અને ગ્રાહ્ય કંડકટર તાપમાનમાં વધારો 65 આમ આસપાસનું તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ ગ્રાહ્ય કંડકટરનું તાપમાન 65 છે તેથી તફાવત 65 માંથી 20 બાદ કરતા એટલે કે 45 ડિગ્રી સેલ્સિયસ બરાબર છે તેથી જ આને 45 દ્વારા ગુણાશે બરાબર તેથીજ 8 673×10−5 ohmmt હવે સ્કિન ઇફેક્ટ અને પ્રોક્શિમીટી ઇફેક્ટને કારણે રેઝિસ્ટન્સમાં વધારો જોવા મળે છે તમને માહિતી આપેલી છે કે સ્કિન ઇફેક્ટને કારણે તમારા રેઝિસ્ટન્સમાં 3 5 ટકાનો વધારો અને પ્રોક્શિમીટી ઇફેક્ટને કારણે પણ રેઝિસ્ટન્સમાં 3 5 ટકાનો વધારો જોવા મળે છે તે ધ્યાનમાં લો તેથી સ્કિન ઇફેક્ટ અને પ્રોક્શિમીટી ઇફેક્ટ એમ બંનેને ધ્યાનમાં લો કારણ કે અહીં સ્કિન ઇફેક્ટને કારણે 3 5 ટકા અને પ્રોક્શિમીટી ઇફેક્ટને કારણે 3 5 ટકા આનો અર્થ એ કે આ 𝑅𝑑c માટે બે વખત 1 035 ને 8 673×10−5 સાથે ગુણતા 9 29×10−5 ohmmt મળે છે હવે કુલ ઇન્સ્યુલેશનની જાડાઈ એ કોર ઇન્સ્યુલેશનની જાડાઈ અને બેલ્ટ ઇન્સ્યુલેશનની જાડાઈ બરાબર હોય છે કે જે બંને કોર ઇન્સ્યુલેશનની જાડાઈ અને બેલ્ટ ઇન્સ્યુલેશનની જાડાઈ અહીં આપેલ છે તેથી તમારી કોર ઇન્સ્યુલેશનની જાડાઈ છે 2 7 millimetre મિલીમીટર અને બેલ્ટ ઇન્સ્યુલેશનની જાડાઈ છે 1 2 millimetre મિલિમીટર તેનો અર્થ એ કે કુલ ઇન્સ્યુલેશનની જાડાઈ 2 7 1 2 3 9 mmમીમી હશે હવે કુલ ઇન્સ્યુલેશનની જાડાઈ અને કોરનાં વ્યાસનો ગુણોત્તર છે બરાબર આનો અર્થ એ છે કે આ કોર ત્રિજ્યાને તમે જે કહો છો તે આ વસ્તુ છે તે કોર ઇન્સ્યુલેશનની જાડાઈ આપેલ છે તેથી જેને તમે કોર વ્યાસ કહો છો તે ખરેખર કોર કેબલની ત્રિજ્યાની બહાર 40 mmમીમી છે બરાબર તેથી 4 cm સે અને અહીં તે કોર વ્યાસની કુલ ઇન્સ્યુલેશન જાડાઈનું પ્રમાણ છે તેથી તે જે પણ આવે છે તે દરેક કોરની ત્રિજ્યા છે તે 13 mm બરાબર છે તેથી વ્યાસ 26 mm હશે તેનો અર્થ છે કે 13 × 2 કારણ કે આ millimetre માં છે આ millimetre ગુણોત્તર છે તે પરિમાણહીન હશે તેથી કુલ ઇન્સ્યુલેશનની જાડાઈ એ 3 9 millimetre છે અને દરેક કોરની ત્રિજ્યા 13 millimetre છે તેથી વ્યાસ 132 છે 15 બરાબર છે હવે તે મૂલ્ય છે જો મારો અર્થ એ છે કે જ્યારે તમે દાખલાઓને હલ કરશો ત્યારે અમે તમને કોઈ ગ્રાફઆલેખ આપશું નહીં પરંતુ આ ગુણોત્તર એ આકૃતિ 11 નો ઉપયોગ કરીને 4 વિવિધ રચના બતાવવામાં આવે છે કે મીટર દીઠ કોર દીઠ થર્મલ રેઝિસ્ટન્સ મળશે તેથી માની લો કે ગુણોત્તર આપવામાં આવશે અને તેને અનુરૂપ ડેટા માહિતી તમને સોંપવામાં આવશે પણ ગ્રાફ સોંપવામાં આવશે નહીં તેથી આ ગુણોત્તરને અનુરૂપ કોર મીટર દીઠ થર્મલ રેઝિસ્ટન્સ નું મૂલ્ય આપવામાં આવશે જો તમને આ મૂલ્ય યોગ્ય રીતે મળે તો આ ડેટા યોગ્ય આપવામાં આવશે તેથી તે 0 65 એ તમારું મીટર દીઠ થર્મલ ઓહમ છે હવે 3 કોર કેબલ હોવાથી 𝐺𝑖 એ 0 65 3 થશે આપણે જે કાંઈ પણ આપ્યું છે તે માત્ર લેતા નથી આપણે ખૂબ સાવચેતી લેવી પડશે તેથી તે તમારો માટે 0 65 આપવામાં આવે છે તેથી તે 𝐺𝑖 એ 0 217 મીટર દીઠ થર્મલ ઓહમ આવશે અને 𝑅2 એ 40 millimetre છે તેથી તે 40×10−3 mt થશે 𝑅1 એ 35 2 mm આપવામાં આવે છે તેથી 35 2×10−3 mt થશે અને તે દરેક ડેટા આપવામાં આવેલા છે તેથી આમાંથી તમને 0 65 થર્મલ રેઝિસ્ટન્સ મળ્યો પરંતુ આપણે તે જોવાનું છે કે ત્યાં કેટલા કોરો છે તે મુજબ તમે કૃપા કરીને વિભાજિત કરો તેથી આ 0 65 ને 3 વડે વિભાજિત કરતા 0 217 મળે છે બરાબર તેથી આ સૂત્ર જે આપણે જાણીએ છીએ હવે 𝐺𝑝 નો જે અહીં ડેટા આપવામાં આવેલ છે તે 𝐺𝑝 રક્ષણાત્મક આવરણની થર્મલ રેઝિસ્ટિવિટી છે જે 5 5°𝐶 mtWatt મૂલ્ય આપેલ છે તેથી આ વાસ્તવમાં છે

તેથી આ મૂલ્ય પણ તે ડેટામાહિતી માંથી મળશે તેથી આ જમીનની થર્મલ રેઝિસ્ટિવિટીનું મૂલ્ય આપેલ છે જે આ જમીન માટે 1 5°𝐶 mtWatt છે તે આ ડેટા આપેલ છે તેથી તે 0 865 thermal ohmmetre આવશે અને 𝜆 એ 10 ટકા આપેલ છે કારણ કે ત્યાં લોસ આપેલો છે કે જે કુલ કંડકટરનાં 10 ટકા છે તેથી આ સમીકરણ 36 નો ઉપયોગ કરીને તેથી તે તમારું 𝜃−𝜃𝑠 આપવામાં આવ્યું છે એટલે કે મને લાગે છે કે 65 માંથી 20 બાદ કરતા અને જે પણ મૂલ્યોડેટા તમારી પાસે ઉપલબ્ધ છે તે હું તમને ફરી એક વાર સૂત્ર બતાવી શકું છું આ સામાન્ય સૂત્ર ડાઇલેક્ટ્રિક અહીં નથી તેથી આ તમારે ધ્યાનમાં લેવાનું નથી તેથી 𝑛×𝑅𝑎𝑐 તમને જે પણ મળ્યું 𝐺𝑖 𝜆𝑖 𝐺𝑝 𝐺𝑖 તમે બધાની અહીં કિંમત મૂકી શકો છો તમારી પાસે જે પણ છે તે તમે જાણો છો 𝑅𝑎𝑐 એ 3 કોર બેલ્ટવાળા કેબલ માટે 𝑅𝑎𝑐 9 29×10−5 બરાબર મળે છે જે તમે ગણતરી કરી છે 𝜆 એ 0 1 આપેલ છે એટલે કે 10 ટકા તેથી તે 1 નો સરવાળો 0 1 સાથે કરશું તો તે 1 1 થશે બરાબર GpGs Gp અને Gs જેની આપણે ગણતરી કરી છે આ Gp છે આ Gs છે જેની આપણે ગણતરી કરી છે કે જેમાં ઘાત અડધો છે બરાબર I એ ખરેખર 355 ampere તમને ગણતરી કર્યા પછી સમીકરણ 36 ની મદદથી મળે છે તેથી આ સમસ્યામાં ફક્ત મેં આ સમસ્યાને વિશાળ ડેટા સાથે લીધી હતી જેમ કે તમને ખ્યાલ છે કે તે ખરેખર ડેટા છે પણ ડેટા એ કોઈ સમસ્યા નથી માત્ર ધ્યાન એ રાખવાનું છે કે આ સૂત્ર તમારી પાસે છે અને આ સૂત્રનો તમારે યોગ્ય ઉપયોગ કરવો જોઈએ બરાબર આગળ સિસ્ટમ ઓપરેટિંગ સમસ્યાઓ કે જે અંડરગ્રાઉન્ડ કેબલ સાથે છે જે તમે જાણો છો કે સ્કિન ઇફેક્ટ ફેરાન્ટી ઇફેક્ટ તેથી ફક્ત આપણે સંક્ષિપ્તમાં તમારા ચાર્જિગ કરંટ વિશે ચર્ચા કરીશું તેથી સિસ્ટમ ઓપરેટિંગ સમસ્યાઓ કે જે અંડરગ્રાઉન્ડ કેબલ સાથે છે એમાં કઈ સમસ્યાઓ છે તેમાં પ્રથમ છે ચાર્જિંગ કરંટ તેથી કેબલમાં સામાન્ય રીતે તમારે 11 કેવી કેબલ માટે પણ ઊંચા કેપેસિટીન્સની જરૂર હોય છે તમારે ઓવરહેડ 11 કેવી લાઇન માટે કેપેસિટેન્સ ધ્યાનમાં લેવો પડશે ચાર્જિંગ કેપેસિટીન્સ ધ્યાનમાં લેવાની જરૂર નથી કારણ કે તે નજીવુંનહિવત હોય છે તેથી કેબલમાં ઉચ્ચ કેપેસિટેન્સ હોય છે જે ચાર્જિંગ કરંટ અને રિએક્ટીવ પાવર માં પરિણમે છે જો તમે માની લો કે V એ લાઇન થી લાઇન વોલ્ટેજ છે અને 𝐼𝑐 એ ચાર્જિંગ કરંટ છે અને તમે જાણો છો કે 𝐼𝑐 એ 𝜔𝐶𝑉 બરાબર છે તેથી ખરેખર ચાર્જિંગ કરંટ 𝐼𝑐 એ તેથી આ ખરેખર ફેઝ દીઠ હોય છે કારણ કે 𝑉√3 હવે 3 ફેજ રિએક્ટીવ પાવર એ √3𝑉𝐼𝑐 છે તેથી જો તમે 𝐼𝑐 કિંમત મૂકશો તો √3 અને √3 એ રદ થઇ જશે તેથી સમીકરણ 7 નો ઉપયોગ કરીને તમને રિએક્ટીવ પાવર √3𝑉𝐼𝑐 ની બરાબર મળશે તેથી આનો અર્થ એ છે કે આ કેપેસિટીન્સ છે તેથી આ રીતે કેપેસિટીન્સનું સૂત્ર અહીં મુકવામા આવશે તેથી જ આ 𝜖0𝜖𝑟ln𝑅𝑟 આવ્યું છે હવે તમે પહેલેથી ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન માટે કેપેસિટીન્સનો જે અભ્યાસ કર્યો છે તે જ તમે કેબલ માટે લાગુ કરો છે આથી હું તમને અહીં બતાવી રહ્યો નથી અને આ તે તમે જાણો છો પરંતુ તમે આ સૂત્રથી સરળતાથી શોધી શકો છો કે C નું સૂત્ર શું છે બરાબર તેથી કેબલને ગરમ થવા માટેનું કારણ એ ચાર્જિંગ કરંટનો પ્રવાહ છે તે ખૂબ જ સરળ છે તેથી જો તાપમાન વધે નહીં તો કેબલનાં લોડ કરંટની ક્ષમતામાં ઘટાડો થાય છે તેનો અર્થ એ કે જો તમે કેબલનું તાપમાન સ્થાયી કરવાનો પ્રયાસ કરો તો તે વધી શકે નહી ઉદાહરણ તરીકે આપણે કેબલનું તાપમાન 70 ડિગ્રી અથવા 75 ડિગ્રી સેલ્સિયસથી વધુ રાખવા માંગતા નથી તેથી તે કિસ્સામાં જેને તમે ચાર્જિગ કહો છો તે થશે તેથી શું થશે લોડ કરંટ ક્ષમતા એ કેબલમાં વહન કરવાની ક્ષમતાને ઘટાડશે કારણ કે જો તમે લોડ કરંટ ક્ષમતા વધારશો તો તે કેબલનાં તાપમાનમાં વધારો થશે અને જો તમે તે ન ઇચ્છો તો તેને મર્યાદિત કરવો પડશે બરાબર આભાર આપણે ફરી પાછા મળીશું